અગાઉના વ્યાખ્યાનમાં આપણે જે કર્યું હતું તે એટમ્સ પર વિલ્સન સોમરફેલ્ડ ક્વોન્ટમ પરિસ્થિતિઓ લાગુ કરવામાં આવી હતી અથવા હું જે કહીશ તે Vr kr માં ચાલતા ઇલેક્ટ્રોન માટે લાગુ કરેલ ક્વોન્ટમ પરિસ્થિતિઓ છે અને ન્યુક્લિયસ માટે kZe240 છે અને આપણે જે મેળવ્યું તે એ હતું કે nth ના લેવલ માટેની એનર્જિ કોઈ કોન્સટન્ટ હોય તે રીતે આપવામાં આવી હતી પરંતુ મહત્ત્વની બાબત એ હતી કે nrnn છે તેથી તેણે ક્વોન્ટમ શરતો આપી 3 ક્વોન્ટમ સંખ્યા આપી હું વધુ સમજાવું તેથી હવે આપણી પાસે 3 ક્વોન્ટમ નંબર છે nrnn હું આને nrnnnnk કહીશ પછી આ સંખ્યાઓ પરની પરિસ્થિતિઓ એવી હતી કે n એ 1 ના સ્ટેપ k થી k માં અલગ અલગ હતી કારણ કે તેના કોમ્પોનેંટની એંગ્યુલર મોમેન્ટમ k વખત હતી અને તે 1 ના સ્ટેપ્સ માં બદલાઈ શકે છે અને n એ k વેલ્યુ લેવા માટે n k k 1 k 2 આપેલા છે અને વગેરે તો ચાલો હવે આપણે ગણતરી કરીએ કે જો મારી પાસે k એ લઘુતમ 1 બરાબર હતું તો શા માટે કારણ કે બોહર મોડેલ કહે છે કે પાર્ટીકલ માટે સૌથી નીચી એંગ્યુલર મોમેન્ટમ h2 છે આ k એ એંગ્યુલર મોમેન્ટમ લઘુતમ વેલ્યુ 1 આપી હતી હું તમને એ પણ યાદ અપાવું છું કે આ ક્વોન્ટમ પરિસ્થિતિઓ શું હતી અથવા સમસ્યા માં ઘણા બધા વેરિએબલ છે આ સમયાંતરે મોમેન્ટ px પર ઇન્ટીગ્રલ હતા જ્યાં x એ વેરિએબલ d x એ nx h બરાબર છે આ ક્વોન્ટમ પરિસ્થિતિઓ હતી તો હવે આપણી પાસે એટમ માટે શું છે એક એટમ માટે આપણી પાસે n છે આપણી પાસે k છે આપણી પાસે n છે અને હું તેને nm કહું છું અને m એ k અને k ના વચ્ચે જાય છે અને n કંઈ પણ હોઈ શકે છે n એ 1 2 3 હોઈ શકે છે અને વગેરે અને k એ 1 2 3 ની બરાબર n બધાની ઉપર હશે યાદ રાખો nr k n અને nr એ 0 1 હશે અને વગેરે તેથી આપેલા n એનર્જિ લેવલ ન માટે એનર્જિ E n છે ઠીક છે મારી પાસે n હોત ક્વોન્ટમ નંબર k એ ૧ ૨ અને n અને m સુધીના તમામ માર્ગ સુધી બદલાશે જે k થી k સુધી બદલાશે અને આ મને એટમ નું સ્ટ્રકચર આપશે અને આપણે આ સાથે જે અપેક્ષા રાખીએ છીએ તે એટમ સ્ટ્રક્ચરની છે સમયાંતરે ટેબલ અને સ્પેક્ટ્રાવગેરે સમજાવવા માટે સક્ષમ હોવું જોઈએ તેથી લોકોએ આની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી કારણ કે હવે આપણી પાસે આ થિયરિ હતો જેણે આપણને વિવિધ ક્વોન્ટમ સંખ્યાઓ વિવિધ લેવલ અને ત્યાં બધું શું હતું તે આપ્યું બરાબર અને ચાલો આપણે જોઈએ કે આપના ઇન્વેસ્ટિગેશન ટૂલ્સ શું છે ઇન્વેસ્ટિગેશન માટેના ટૂલ્સ મુખ્યત્વે સ્પેક્ટ્રોસ્કોપી છે સ્પેક્ટ્રોસ્કોપી યાદ રાખો કે આ જ આપણને એટમ સ્ટ્રક્ચર લેવલ નું સ્ટ્રક્ચર આપ્યું છે તેથી કોઈ શું કરશે તે ગેસ પર લાઇટ પાડશે અને વિવિધ વેવલેન્ગથ જોશે મેગ્નેટિક ફીલ્ડ ની હાજરીમાં કોઈ સ્પેક્ટ્રોસ્કોપી પણ કરી શકે છે કે તે શું કરશે તેથી આ મારે આગળ ચર્ચા કરવાની જરૂર છે તમે જુઓ છો કે જ્યારે પણ વર્તુળમાં કોઈ પાર્ટીકલ વેરિએબલ હલનચલન કરે છે ત્યારે ઇલેક્ટ્રોન ઉદાહરણ માટે ચાર્જ્ડ પાર્ટીકલ છે બરાબર તેથી ઓર્બિટમાં ફરતો પાર્ટીકલ લૂપમાં પ્રવાહ અને લૂપમાં પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે જો રેડિયસ R ના લૂપમાં વર્તમાન I હોય તો આ મોમેન્ટ સાથે સંકળાયેલી મેગ્નેટિક ક્ષણ અને મેગ્નેટિક ક્ષણ કેટલી હશે તેની ઝડપી ગણતરી સૂચવે છે મેગ્નેટિક ક્ષણ વિસ્તાર દ્વારા આપવામાં આવે છે હું વેક્ટર સમય ને I તરીકે વિસ્તાર થી લખી રહ્યો છું ગોળાકાર ઓર્બિટ માટેનો વિસ્તાર R2 હશે અને ધારો કે આ ડાયરેક્શન z છે તો હું z યુનિટ વેક્ટર સમય I આસપાસ જવાની ફ્રિક્વન્સી લખીશ તેથી ચાર્જ કરતાં વધુ સમય આસપાસ જવાની ફ્રિક્વન્સી e હશે હમણાં મને ફક્ત મેગ્નીટ્યુડની ચિંતા કરવા દો તેથી મને એટલુ જ મેગ્નીટ્યુડ ગમે છે જે R2νe ના સમાન છે તેથી હું આ લખું છું હું ચાર્જ e મેગ્નિટ્યુડની આસપાસ ફરતા પાર્ટીકલ ની વાત કરું છું પછી મેગ્નેટિક ક્ષણ એ R2|e| બરાબર છે જે R2e2 સિવાય બીજું કશું નથી એ આસપાસ જવાની ફ્રિક્વન્સી છે જે R2e2 છે હું આને mR2e2m તરીકે લખી શકું છું mR2 શું છે એંગ્યુલર મોમેન્ટમ mR2 ના સમાન છે અને તેથી મેગ્નેટિક માટે મેગ્નીટ્યુડ ક્ષણ ની અહીંના પાર્ટીકલ નો સમૂહ છે તે le2m ના સમાન છે વેક્ટર સ્વરૂપમાં હું ઓર્બિટમાં જતા ચાર્જ્ડ પાર્ટીકલ ની મેગ્નેટિક ક્ષણ લખવા જઈ રહ્યો છું કારણ કે ચાર્જડ પાર્ટિકલ el2m અને જો આને મેગ્નેટિક ફીલ્ડ માં મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન e ના સમાન થવા જઈ રહ્યું છે તેથી પાર્ટીકલ ની એનર્જિ મેગ્નેટિક ફીલ્ડ B માં B ના સમાન થવાની છે ચાલો જોઈએ કે આપણા એટમ સ્ટ્રકચર માટે તેની ઇમ્પલિકેશન શું છે તેથી એટમ સ્ટ્રકચર માં જે હતું તે n લેવલ k લેવલ અને m લેવલ હતું K એ 1 2 છે અને n સુધી છે અને વધુ મહત્વપૂર્ણ m જે એંગ્યુલર મોમેન્ટમ ના z કોમ્પોનેંટ નું પ્રતિનિધિત્વ કરે છે તે k k 1 k 2 સુધી 0 1 2 સુધી k 2 k 1 વેલ્યુ જેટલું છે અને ધ્યાનમાં રાખો કે આ હંમેશાં ઓડ નંબર હશે તેથી જો હું અહીં એનર્જિ નું લેવલ લઉં તો તેમાં ઘણા એનર્જિ લેવલ છે એવું બધું કે n એ nr k |m| ના સમાન છે એ જ સાચું છે તેથી આ એનર્જિ લેવલ માં n એનર્જિ નું લેવલ ઘણું છે જો હું મેગ્નેટિક ફીલ્ડ લાગુ કરું તો હવે શું થાય છે તેથી જો હું Lz નું પ્રતિનિધિત્વ કરતા વિવિધ m' અનુસાર મેગ્નેટિક ફીલ્ડ B લાગુ કરું તો તેથી હું આ ડાયરેક્શન લઈ શકું છું જેમાં મેં z બનવા માટે મેગ્નેટિક ફીલ્ડ લાગુ કર્યું છે મારી પાસે એનર્જિ નું લેવલ અલગ અલગ હશે વિવિધ એનર્જિ ઓ હશે તેથી આ બધા લેવલ સ્પ્લીટ થવાના છે તો ચાલો જોઈએ કે શું થાય છે હું આ એટમ લઈશ અહીં એક એનર્જિ લેવલ En છે અને આમાં હવે જો હું મેગ્નેટિક ફીલ્ડ ને યોગ્ય રીતે લાગુ કરું તો શું થવાનું છે તેથી આ મેગ્નેટિક ફીલ્ડ છે હું વિવિધ ms માટે લેવલ સ્પ્લીટ કરવા જઈ રહ્યો છું તેથી આ કંઈક m વૅલ્યુ હોઈ શકે છે ચાલો જોઈએ કે કેટલા છે 1 2 3 4 5 6 7 8 મને 9 બનાવવા દો તેથી ત્યાં 0 છે ત્યાં ℏ 2ℏ 3ℏ 4ℏ અને ℏ 2ℏ 3ℏ 4ℏ છે આ લેવલ માં જુદી જુદી એનર્જિ છે તેથી આ એનર્જિ B થવા ની છે જે zB ના સમાન થવાની છે ઠીક છે હવે આ વૅલ્યુ શું છે તેના આધારે તેથી નેગેટિવ એનર્જિ વૅલ્યુ નું લેવલ વધવા નું છે અને પોજીટીવ z કોમ્પોનેંટ વૅલ્યુ નીચે આવવાનાં છે તેથી આ ઉદાહરણ તરીકે 4 એ B તરીકે 3 B 2 B હશે અને વગેરે તેથી આ લેવલ સ્પ્લીટ થશે છે અને તેથી સ્પેક્ટ્રમ ની લાઇન પણ સ્પ્લીટ થવા ની છે તેથી ધારો કે મારી પાસે આવી લાઇન હતી જે અમુક વેવલેન્ગથ ના લેમ્બડાપર આવી રહી છે આ નજીકની લાઇન માં સ્પ્લીટ થવા જઈ રહ્યું છે અને નંબર પર શું જઈ રહ્યું છે સંખ્યા માં કેટલા લેવલ છે તેના દ્વારા નક્કી કરવામાં આવશે અને આ સંખ્યા સ્પ્લિટિંગ સંખ્યા ઓડ થવા ની છે કારણ કે આ ચોક્કસ પણે 2 k 1 છે તેથી હું આ બધું તમને કહેવા માટે છું કે વસ્તુઓ કેવી રીતે આગળ વધે છે અને એક વખત આપણા મનમાં આ છે જ્યારે આપણે સ્ક્રોડીન્ગર Schrödinger ઈકવેશન ને હલ કરીએ છીએ ત્યારે પછીથી શું થાય છે તે શીખવું ખૂબ સરળ બની જાય છે પરંતુ આ એવી વસ્તુઓ છે જે એક્સપેરીમેન્ટલી રીતે ચેક કરી શકાય છે અને જ્યારે આપણે સંપૂર્ણ ક્વોન્ટમ મિકેનિક્સ વિકસાવીએ છીએ ત્યારે મારે યોગ્ય થિયરિ દ્વારા આ બધું સમજાવવા માટે સક્ષમ હોવું જોઈએ તેથી તે હકીકત નંબર વન છે તેથી મેગ્નેટિક ફીલ્ડ માં એટમની સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા આપણે એનર્જિ ના લેવલ માં એનર્જિ સ્ટેટમાં ઘણા લેવલ શોધી શકીએ છીએ તે એક એક્સપેરિમેંટલ બાબત છે બીજી એક્સપેરિમેંટ વસ્તુ જે અસ્તિત્વમાં હતી તે સમયાંતરે ટેબલમાં હતી અને એક સમયે તે કેમિકલ પ્રોપર્ટીસ હતી તે સમયાંતરે બદલાતું હતું અને આ કિસ્સામાં જે બન્યું તે Li લિથિયમ સોડિયમ પોટેશિયમ વગેરે હતું અને તેથી તેઓએ સમાન પ્રોપર્ટીસ બેરિલિયમ Mg અને કેલ્શિયમ વગેરે બતાવ્યા હતા તેઓએ સમાન પ્રોપર્ટીસ બતાવી હતી આ માટે એટમ સંખ્યા 3 11 અને 19 હતી કારણ કે આ 4 12 અને 20 હતી 8 નો તફાવત સમયાંતરે પ્રોપર્ટીસ માં ફેરફાર થાય છે એટલું જ નહીં કે સ્પેક્ટ્રોસ્કોપિક ઓપ્ટિકલ લાઇનો ની પ્રકૃતિ તેનો અર્થ એ છે કે એબસોર્પશન અને ઈમિસન પણ સમયાંતરે ફેશનમાં બદલાતું હતું અને એ પણ જોયું કે કેટલીક વાર મેગ્નેટિક ફીલ્ડ ની લાઇનો ની સંખ્યા મેગ્નેટિક ફીલ્ડ ને સ્પ્લીટ કરે છે આપણે જે પણ સાચું શીખ્યા છીએ તેનો આ કોન્ટ્રાડીકટીંગ કરી રહ્યા છે અને પછી એક પ્રખ્યાત એક્સપેરિમેંટ હતો કડક ગેર્લાચ ગેર્લાચ એક્સપેરિમેંટ જેમાં તેઓએ સિલ્વર એટમ લીધા તેમના બીમ અને તેઓ તેને એક ઇનહોમોજેનિયસ B ઇનહોમોજેનિયસ મેગ્નેટિક ફીલ્ડ માંથી પસાર કર્યા તેઓએ તેને હોમોજેનિયસ કેમ બનાવ્યું કારણ કે એક ઇનહોમોજેનિયસ ફીલ્ડ માં એક ડિપોલ પરબળ ઊભું થાય છે તેથી જો એંગ્યુલર મોમેન્ટમ નો z કોમ્પોનેંટ એવા m વેલ્યુ ની સંખ્યા ઓડ છે જે તેઓ જોવાની અપેક્ષા રાખશે કે અહીં લાઇન ની સંખ્યા ઓડ હોવી જોઈએ બરાબર કારણ કે જો હું મેગ્નેટિક ફીલ્ડ માં કંઈક મૂકું તો લેવલ m ની વેલ્યુ અનુસાર સ્પ્લીટ થાય છે અને આ વેલ્યુ અલગ પડે છે તે 2 0 ℏ 2ℏ છે અને સંબંધિત મેગ્નેટિક ક્ષણ પણ અલગ છે અને તેથી બળ અલગ હશે તેથી મને ઓડ સંખ્યામાં લાઇનો જોવા મળશે તેના બદલે તેમને જે મળ્યું તે એ હતું કે જ્યારે એટમ બહાર આવ્યા ત્યારે તેમને 2 લાઇનો 2 લાઇનો મળી તેથી આપણે જે કંઈ શીખ્યા હતા તેની સાથે પણ આ ઓડ હતો તેથી આ બધા એક્સપેરિમેન્ટલ એવિડન્સને જોડીને જે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો અને લોકોએ તમને હાઇડ્રોજનની રચના 1 s ની વસ્તુઓને સ્પેક્ટ્રોસ્કોપિક નોંધ પણ આપી હતી હિલિયમ જ્યાં n પ્રથમ લેવલ જાય છે તે પ્રથમ નંબર n વેલ્યુ દર્શાવે છે 1 એ 2 ઇલેક્ટ્રોન છે લિથિયમમાં 1 s 2 2 s 1 સ્ટ્રકચર હતું તેનો અર્થ એ થયો કે ત્યાં n 1 n 2 ભરાઈ ગયું હતું અને પ્રકૃતિ s હતી જ્યાં s અમુક સ્પેક્ટ્રોસ્કોપિકને નામ આપવામાં આવ્યું હતું જે રીતે સ્પેક્ટ્રમનું એનાલાયજડ કરવામાં આવ્યું હતું બેરિલિયમ 2 s 1 s 2 2 s 2 હતો બોરોન 1 s 2 2 s 2 2 p 1 હતો રાઇટ આ બધાની ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહી છે વગેરે આ લેવલ માં ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 3 અને 4 છે એ જ રીતે જ્યારે કોઈ નિયોન પર પહોંચ્યું ત્યારે કોઈ સ્પેક્ટ્રોસ્કોપિકમાંથી જોઈ શકતું હતું અને આ સમયાંતરે ટેબલ એવિડન્સ આપે છે કે આનું સ્ટ્રકચર 2 s 2 2 p 6 હતું તેથી અમુક સંખ્યા હતી જે યોગ્ય રીતે ભરી શકાય છે 8 ની સમયગાળા ની અછત હતી હવે જો તમે સંબંધિત ક્વોન્ટમ પરિસ્થિતિઓ જુઓ તો તેઓએ તમને n માટે શું આપ્યું n 1 k 1 હતું અને તેથી m 1 0 અને 1 માટે n 2 તેઓએ તમને k 1 અને k 2 આ m 1 0 1 અને m 2 1 0 1 2 છે હું ઓર્ડર ને ઉલટાવી શકુ છું વગેરે વગેરે તેથી અહીં જે જોઈ રહ્યું છે તે એ છે કે પ્રથમ n બરાબર 1 માં 3 લેવલ છે તેથી જો દરેક લેવલ માં એક ઇલેક્ટ્રોન હોય તો 3 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને k માટે 2 બરાબર 5 ઇલેક્ટ્રોન હોવા જોઈએ એક્સપેરિમેન્ટલી રીતે જે જોવા મળ્યું હતું તેનો આ કોન્ટ્રાડિક્શન છે તેથી હું લખું છું કે આ ડાબા હાથની બાજુ એક્સપેરિમેન્ટલ છે ઠીક છે તેથી પ્રથમ નિષ્કર્ષ જે દોરવવામાં આવ્યો હતો તે ઓછામાં ઓછું k 1 નથી અથવા તો એંગ્યુલર મોમેન્ટમ સૌથી નીચી વેલ્યુ 0 હોઈ શકે છે તેથી જો હું આ એંગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર l કહું તો તે ખરેખર k 1 હોવો જોઈએ તેથી હવે હું તેને અહીં જ બદલી અને આને બદલે લીલા રંગ માં બતાવવા જઈ રહ્યો છું મારી પાસે n 1 અને l 0 જે k 1 છે અને સંબંધિત m વેલ્યુ 0 હશે n 2 માં l 0 અને l 1 આ k - 1 હશે m વેલ્યુ 0 મીટર વેલ્યુ 1 0 અને 1 હશે વગેરે તેથી સૌથી નીચી એંગ્યુલર મોમેન્ટમ 1 અને નંબર 2 વધુ મહત્વપૂર્ણ હોઈ શકે છે ઇલેક્ટ્રોનની સંખ્યા તેની પોતાની છે તેનો અર્થ એ છે કે તે તેના ઇન્ટરીન્સીકછે અને તે ઇલેક્ટ્રોન ક્યાં આગળ વધી રહ્યું છે તેના પર આધાર રાખતું નથી તેથી આને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે તેની સંખ્યા તેની પોતાની છે અને તેની વેલ્યુ ને સ્પિન કહેવામાં આવે છે અને તે સ્પિન રાઇટના z કોમ્પોનેન્ટસ તરીકે વેલ્યુ 2 અને ℏ2 હોઈ શકે છે આ તફાવત ફરીથી એક ઇન્ટેજર દ્વારા નોટિસ થાય છે જો કે તેમાં જે કહેવામાં આવ્યું તે એંગ્યુલર મોમેન્ટમ નો z કોમ્પોનેંટ હતો જેને હું સ્પિન કહીશ હું આ ને વિવિધ રંગની સ્પિનમાં લખું છું અથવા ઇલેક્ટ્રોનની ઇન્ટરીન્સીક મોમેન્ટમ ના અડધા ઇન્ટેજર ગુણાકાર હોઈ શકે છે બોહરે જે કહ્યું હતું તે યાદ રાખો બોહરે કહ્યું હતું કે એંગ્યુલર મોમેન્ટમ ની ન્યૂનતમ વેલ્યુ હોવું જોઈએ અને પછી તમે અન્ય ઇન્ટેજર્સ ને જાણો છો તેમ તે વૈવિધ્ય સભર હોવું જોઈએ જો કે એટમનું સ્ટ્રકચર અને આપણે જે સ્વીકારવાનું હતું તે બધું સમજાવવા માટે અને આ એક્સપેરિમેન્ટલ એવિડન્સ પર આધારિત છે જે ઇલેક્ટ્રોન ની ઇન્ટરીન્સીક એંગ્યુલર મોમેન્ટમ ને સ્પિન કરે છે તે s ના અડધા ઇન્ટેજર ગુણાકારની વેલ્યુ હશે અને તફાવત હજી પણ 1 હશે તેથી હવે આપણી પાસે વધુ એક ક્વોન્ટમ નંબર છે ચાલો આપણે તેને સ્પિન માટે m s s કહીએ હું એ પણ નિર્દેશ કરું છું કે આપણે અગાઉ જોયું હતું કે ઓર્બિટ માં ફરતા ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ક્ષણ જેની સાથે સંબંધિત હતી તે એંગ્યુલર મોમેન્ટમ el2m છે ઇલેક્ટ્રોનના કિસ્સામાં શું મળ્યું જો કે ઇલેક્ટ્રોન સ્પિન અને સંબંધિત મેગ્નેટિક ક્ષણ માટે s છે લાઇન અને તે બધું ફેલાવવા માટે એક્સપેરિમેન્ટલ રીતે શું મળ્યું હતું કે આ કિસ્સામાં s2 હતું અને તેથી s2 અથવા 2e22me છે તેથી આને જાયરો મેગ્નેટિક ગુણોત્તર કહેવામાં આવતું હતું જે ઓર્બિટલ એંગ્યુલર મોમેન્ટમ માટે એક અને સ્પિન એંગ્યુલર મોમેન્ટમ માટે 2 છે ઇલેક્ટ્રોનની ઇન્ટરીન્સીક એંગ્યુલર મોમેન્ટમ ના વિચારને સ્પિન કહેવામાં આવે છે જે ઉહલેનબેક અને ગૌડસ્મિટ દ્વારા સૂચવવામાં આવ્યો હતો અને પછી એટમ ની રચનાને સમજવા માટે તે તેના એક્ષક્લુશન થિયરિ સાથે આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ 2 ઇલેક્ટ્રોન પાસે તમામ ક્વોન્ટમ સંખ્યા સમાન નહીં હોય મારે ખરેખર હવે હોવું જોઈએ તેથી આ ફન્ડામેન્ટલ થિયરિ બની જાય છે તો હવે આપણે જોઈએ કે આપણી પાસે શું અલગ છે આપણી પાસે ક્વોન્ટમ નંબરો n l m અને ms છે હવે આપેલ n માટે અને કહો તો આપણને ક્વોન્ટમ સંખ્યાઓ n l m અને ms છે આપેલ n માટે યાદ રાખો કે k વેલ્યુ k વેલ્યુ શું હતા 1 2 અને n સુધી પરંતુ આપણને k માં વધુ ઇન્ટરેસ્ટ નથી તેના બદલે આપણી પાસે l છે જે k 1 ની બરાબર છે તેથી l વેલ્યુ n 1 સુધી 0 1 2 હશે અને આ ટોટલ એંગ્યુલર મોમેન્ટમ સાથે સંબંધિત છે અને દરેક l માટે દરેક l માટે મારી પાસે m મૂલ્યો હશે જે માઇનસ l થી l છે બરાબર અને પછી મારી પાસે 4th ક્વોન્ટમ નંબર m s છે જે 12 અથવા 12 હોઈ શકે છે ચાલો આપણે જોઈએ કે તેનો અર્થ શું છે તેથી l નો અર્થ છે એંગ્યુલર મોમેન્ટમ l મેગ્નીટ્યુડ તરીકે m એટલે z કોમ્પોનેંટ મોમેન્ટમ m ℏ અને m s અને સ્પિન એંગ્યુલર મોમેન્ટમ કે જે 2 અથવા ℏ2 છે ટૂંકા m s ℏ માં અને જ્યારે હું ઉમેરું છું કે બધા ક્વોન્ટમ નંબરો સમાન ન હોઈ શકે તે સમયાંતરે 8 નો નિયમ અને તે બધું સમજાવે છે અને સ્પેક્ટ્રોસ્કોપી મેગ્નેટિક ફીલ્ડ માં લેવલ ના સ્પ્લીટ માટે એક વધુ સબટલ પોઈન્ટ છે જે હું એક મિનિટમાં સમજાવીશ પરંતુ હવે આપણે એટમ્સ પ્રોપર્ટીસ ને સમયાંતરે જોઈએ તો ચાલો જોઈએ n 1 l મહત્તમ 0 હોઈ શકે m એ 0 હોઈ શકે અને m s એ અડધા અથવા ઓછા અડધા હોઈ શકે તેથી આ લેવલ માં ઇલેક્ટ્રોનની યોગ્ય સંખ્યા પર આપણે મહત્તમ સંખ્યામાં ઇલેક્ટ્રોન લખીએ તે 2 યોગ્ય હોઈ શકે છે તેથી દરેક ક્વોન્ટમ નંબર માટે એક લખીએ ચાલો આપણે જોઈએ કે હવે n 2 l એ 0 m છે જે 0 હશે તેથી m s પ્લસ અડધા માઇનસ ઇલેક્ટ્રોન 2 હશે મારી પાસે આમાં પણ l 1 હશે તેથી m 1 0 1 m s ના દરેક 2 લેવલ માટે હશે તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હશે અને વગેરે તેથી આપણે સામયિકતા અથવા વિવિધ લેવલ કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈ શકિયે છીએ અને વ્યક્તિએ સામયિકતાનું નિર્માણ કરવાની રીતનું પણ નિરીક્ષણ કર્યું હતું અને અફબાઉ પ્રિન્સિપલ નામની વસ્તુ સાથે આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જે ક્રમમાં એટમ લેવેલ્સ ભરવામાં આવે છે તે n l માટે વધતી સંખ્યામાં છે અને જો n l સમાન હોય તો નીચલા n ને પહેલા બરાબર ભરવામાં આવે છે તો ચાલો આપણે તે જોઈએ એટલે કે n 1 l 0 પહેલા ભરવામાં આવશે n 2 l 0 અને પછી l 1 ભરાઈ જશે અથવા n 3 મારી પાસે l 0 ભરાઈ જશે l 1 ભરાઈ રહ્યો છે અને હવે મારી કોમ્પીટીશન n બરાબર 4 l 0 સાથે છે કારણ કે n l 4 છે બંને માટે n 3 l 1 અને n 4 l બરાબર 0 જોકે હવે નીચો છેડો પહેલા ભરવામાં આવશે તેથી પહેલા તમે ભરશો n 3 l 1 હવે n 3 વિશે કેવું છે l 2 n l 5 છે પરંતુ n 4 l 1 n l ફરીથી 5 બરાબર છે તો ચાલો આપણે જોઈએ કે હવે આપણે પહેલા ભરવા જઈ રહ્યા છીએ n 4 l 0 લેવલ અને તે પછી હું ભરવા જઈ રહ્યો છું n 3 l 2 લેવલ અને પછી n બરાબર હવે મારી પાસે n 5 l 0 n l એ 5 છે પરંતુ પહેલા હું આ બધા સૌથી નીચા n માટે ભરવા જઈ રહ્યો છું તો n 4 l 1 અને પછી n 5 l 0 હશે આ તે ક્રમ છે જેમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 2 6 2 6 2 જોઈશુ તેથી આ 10 થવા જઈ રહ્યું છે l ફરીથી 1 ની બરાબર 8 થવા જઈ રહી છે L ફરી 0 બરાબર 2 થવાનું છે ચાલો આપણે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા જોઈએ હવે હું આને ભૂંસી નાખું છું અને જોઉં છું કે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી છે જો હું ફક્ત n 1 l બરાબર 0 સુધી ભરું છું તો મારી પાસે 2 4 10 12 18 20 30 38 40 વગેરે છે આ શેલ ફિલિંગ્સ છે અને આ તે છે જ્યાં સમયગાળાથી શરૂ થાય છે આ શેલની ફિલિંગ્સ છે ઠીક છે વગેરે તેથી આ રીતે એટમ સ્ટ્રકચર સમજાવવામાં આવ્યું હતું હવે ઉપરોક્ત પ્રિન્સિપલ પણ આ રીતે લખવામાં આવે છે તમે લેવલ 1 s 2 s 2 p 3 s 3 p 3 d 4 s 4 p 4 d 4 f 5 s 5 p 5 d 5 f લખો છો વગેરે અને પછી તમે તેમને આ એરો અનુસાર ભરો છો તેથી તમે 1 s થી શરૂઆત કરો છો પછી તમે 2 s ભરો છો પછી તમે 2 p ભરો છો અને બપોરે ૨ p પછી તમે 3 s 3 p ભરો છો અને ૩ p પછી તમે ૩ d પર જઈ શકતા નથી તમે આ રીતે જઈ શકતા નથી તમારે 4 s પર જવું પડશે અને પછી તમે 3 d 4 p 5 s પર આવો છો વગેરે તેથી આને અફાઉ પ્રિન્સિપલ તરીકે ઓળખવામાં આવે છે તે પછી સમયાંતરે ટેબલ માં મહત્તમ મોટી સંખ્યામાં એટમ્સ આવે છે અને આ રીતે લેવલ્સ ભરાય છે તેથી આ વ્યાખ્યાનમાં આપણે જે શીખ્યા છીએ તે નિષ્કર્ષ કાઢવું એ છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની એંગ્યુલર મોમેન્ટ ની વેલ્યુ l 0 2 હોઈ શકે છે વગેરે અને પછી આપણે બધા માંથી એ પણ શીખ્યું છે કે સ્પિન એંગ્યુલર મોમેન્ટ છે જે 2 અને 2 અને જે રીતે સ્પિન એંગ્યુલર મોમેન્ટ ના આ 2 મૂલ્યો એ છે જેણે સિલ્વર એટમ્સ અને સ્ટર્ન ગેર્લાચ એક્સપેરિમેંટ બીમના સ્પ્લીટ ને 2 માં જન્મ આપ્યો છે અને પછી આપણી પાસે પાઉલી એક્સક્લુઝન પ્રિન્સિપલ છે કે કોઈ 2 ઇલેક્ટ્રોનપાસે બધી સંખ્યાઓ સમાન ન હોઈ શકે અને આ સાથે હું આ વ્યાખ્યાન સમાપ્ત કરું છું મેં તમને ઇતિહાસનો ટુકડો આજે આપણે જે જાણીએ છીએ તેની સાથે ભેળવે છે કે આ ઇતિહાસની ચર્ચા એટલા માટે કરવામાં આવે છે કારણ કે વિચાર કેવી રીતે વિકસિત થાય છે તે જાણવું મહત્વપૂર્ણ છે અને આ બધી બાબતો તમે જોઈ શકો છો કે કેટલીક વાર જ્યારે આપણે એંગ્યુલર મોમેન્ટ નું વર્ણન કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે કહી રહ્યા છીએ kℏ પછી અચાનક આપણે એક્સપેરિમેન્ટલ એવિડેન્સ સાથે કહી રહ્યા છીએ ત્યાં કે k નહીં પરંતુ k માઇનસ 1 બરાબર હોવું જોઈએ પછી સ્પિન એંગ્યુલર મોમેન્ટ નો વિચાર પણ અમુક પ્રોપર્ટીસપાઉલી એક્ષક્લુશન પ્રિન્સિપલ ને સમજાવવા માટે આવ્યો હતો જે સમયગાળાની તાણ અને એટમ શેલ સ્ટ્રકચર ભરવા માટે રજૂ કરવામાં આવ્યો હતો આ બધી બાબતોને સાચવવી જોઈએ આ એક્સપેરિમેન્ટલ ફેક્ટ્સ છે જે આ સિદ્ધાંતો નો ઉપયોગ કરીને સમજાવવામાં આવ્યા હતા એવું કહેવામાં આવી રહ્યુ છે જે બધું સાચવવું જોઈએ અને સંપૂર્ણ પ્રિન્સિપલ માંથી આપોઆપ બહાર આવવું જોઈએ જે આપણે પછીથી જોઈશું જ્યારે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ વિકસાવી શું જે તે બહાર આવે છે